હેલો કેમ છો બધા NPTEL MOOC ના ભાષા કૌશલ્ય તથા વ્યક્તિત્વ વિકાસ ના વર્ગમાં આપનું સ્વાગત છે હું રવિચંદ્રન છુંઆઇ કાનપુર ના માનવતા અને સામાજિક વિજ્ઞાન ના વિભાગ થી છેલ્લાં પાંચ સપ્તાહ થી હું તમને આ અભ્યાસક્રમ આપી રહ્યો છું પાંચમાં સપ્તાહ માં આ ચોથું યુનિટ છે English Skills 4 હજી ચાલી રહ્યું છે અને આપણે સામાન્ય ભૂલો વિશે જ શીખી રહ્યા છીએઆ ચોથું લેસન છે અને આ કોર્સ ના સંદર્ભ માં ચોવીસમું લેસન થશે છેલ્લાં વર્ગ ના છેલ્લા લેસન માં તમે સામાન્ય રીતે મૂંઝવતા 20 શબ્દોના માર્ક ગણ્યા હતા અને નીચે આપેલા શબ્દો નેસાચા સંદર્ભ માં કઈ રીતે વાપરી શકાય તે શીખ્યા હતા olderelder sister in laws હું ખોટા શબ્દો ને ડાબી બાજુ અને સાચા શબ્દોને જમણી બાજુએ આપું છું અથવા તમે જોઇ શકો છો કે પહેલી સામાન્ય રીતે ખોટી અને બીજી જોડી સાચી છે sister in laws sisters in law માં sisters in law સાચું છે grown upgrownમાં grown Lives in abroad ખોટું lives abroad સાચું brought up in a joint family માં joint family એ ભારતીય શૈલી છેતમારે એમ કહેવું જોઇએ કે હું સંયુક્ત પરિવાર માં ઉછરી છું એમ તો extended family શબ્દ પણ સંપૂર્ણ સાચો નથી તમે એમ કહી શકો હું મારા સંયુક્ત પરિવાર માં મોટી થઈ છું extended family નો અર્થં તમે એમ કહેવા માગો છો કે સંયુક્ત કુટુંબ એ વિશિષ્ટપણે ભારતીય શબ્દ છે જે તમારે ન વાપરવો જોઇએ Common between us માં between us એ વધારાનો શબ્દ છેતેને દૂર કરી શકાય relationsrelationship agedelderlyમાં aged એ અશક્તિ ની બાબતમાં થોડો નકારાત્મક શબ્દ છે elderly એ વધારે સારો શબ્દ છે Dream to visit ને બદલે dream of visiting વાપરવું જોઇએ કારણ તે નિયત થયેલ શબ્દ સમૂહ છે please excuse me ત્યારે જ કહેવાનું જ્યારે તમે કોઇ ના કામમાં વિક્ષેપ કરી રહ્યાં હોયનજીવી ભૂલ કે ક્ષતિ માં તો I am sorry જ going ingood at માં સંદર્ભ પર આધાર રાખવો પડે તમે many times નો ઉપયોગ ત્યારે કરો જ્યારે તમારે નંબર ને માટે વાત કરવી હોય નહીં તો very often વાપરી શકો Today morning આ સાચો શબ્દ પ્રયોગ નથીતમે આજે સવારે કહી શકોએક સપ્તાહ પછી એ દર્શાવવા માટે કે સપ્તાહ્ના સમય બાદ didn't had ભૂતકાળ ના રુપ પછી did યોગ્ય રીતે વપરાયું નથી તે હંમેશા વર્તમાન કાળનું રુપ હોવું જોઇએ જેમ કે Didn't have since અને for માં since એ શરૂઆત થી આગળ અને પાછ્ળ નો સમય સંદર્ભ મુજબ દર્શાવે છે અને તેનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ તેના ઉદાહરણ આપણે જોયા છે તમારા અંગ્રેજી ને ચકાસવા મેં તમને ગત લેસનમાં સામાન્યપણે રોજ ખોટી રીતે વપરાતા શબ્દો આપેલા આપણે પહેલા તેના સાચા ઉપયોગ વિશે જોઇશુ અને ફરીથી હું તમને 20 ખોટી રીતે વપરાતા શબ્દો આપીશ હવે તમારા જવાબ ચકાસો મને આશા છે કે તમે તમારા બધા જવાબ નોટ માં લખ્યા હશે અને સાચા જવાબનો એક માર્ક અને ખોટા જવાબ નો શુન્ય માર્ક આપ્યો હશેતેની નોંધ બહુ જ ટૂંક્મા અને જલ્દીથી જોઇ લઈએ પ્રથમ વાક્યમાં રેખાંકિત શબ્દનું સાચું રુપ આપવાનું છે પહેલું છે તે ખોટું છે I passed out in 2014 from my university અહીં passed out શબ્દ ખોટો છેકારણ to pass out નો મતલબ બેભાન થઈ જવુંબેહોશ થઈ જવું એ સમયે વિક્ટોરિયન કાળમાંસ્ત્રીઓ એટ્લી નાજુક અને કોમળ હતી કે લોહી દેખાય તો પણ બેહોશ થઈ જતી પણ જ્યારે તમે એમ કહેવા માગો છો કે તમે graduate થઈ ગયા તો કહો કે you graduatedમતલબ કે તમે પદવીડિગ્રી મેળવી લીધી છે I graduated in 2014 from my university બીજું વાક્ય I couldn't catch my teacher's English at allઅહીંયા catch શબ્દ ખાસ કરીને ઉત્તર ભારત ના હિંદી ભાષા બોલતા લોકોની ખાસિયત છે catch નો સાચો અર્થ છે સમજવું I couldn't understand my teacher's English at all understand ની જગ્યાએ catch શબ્દ નો ઉપયોગ હિંદી શબ્દ પકડના પરથી આવ્યો છે આ ખોટો શબ્દ પ્રયોગ છેઆ સમસ્યા ત્યારે સર્જાય છે જ્યારે તમે શબ્દસઃ કોઇ શબ્દ સમૂહનું શબ્દનું વાક્ય નું કે વ્યાકરણ ની તરાહનું ભાષાંતર કરવાની કોશિશ કરો છો તમે શબ્દ્શઃ ભાષાંતર કરી શક્તા નથીમાટે ધ્યાન રાખજો તમારે તે જ ભાષા માં વિચાર કરવો જોઇએ જો તમે અંગ્રેજી ભાષા ના કૌશલ્યને વધારવા માગતા હોયતો તમારે ત્યાં ના મૂળ લોકો કઈ રીતે બોલે છે તેનુંં નિરિક્ષણ કરવું જોઇએ અને તમારી બોલવાની શૈલી સુધારવી જોઇએ ત્રીજું વાક્ય I want to learn English to go ahead in my career અહીં go ahead એ ખોટો ઉપયોગ છેસાચો જવાબ છે to get ahead કારણ જો તમે તમારી નોકરી માં કે અભ્યાસ માં પ્રગતિ કરવા માગો છો તો તમે તમારી કારકિર્દી ને અભ્યાસ માં આગળ પહોંચવા માગો છોનહીં કે આગળ જવા માગો છો ચાલોહવે પછીના વાક્ય ને જોઇએમને આશા છે કે તમે સાચા જવાબને 1 અને ખોટા જવાબને 0 માર્ક આપતા હશો ચોથું વાક્ય Please write your name on the top of the answer script હવેઆ તો શિક્ષકો દ્વારા પણ થતી સામાન્ય ભૂલ છેખાસ કરીને તેઓ જ્યારે પરીક્ષા કે કસોટી કે ક્વિઝના અંતમાં વિદ્યાર્થીઓને તેમના નામ સહુથી ઉપર લખવાનું કહેતાં હોય છે પણ on the top આ ખોટો પ્રયોગ છેતમે હંમેશા કાગળની ટોચ પર લખતા હો છો એટલે તમારે એ શબ્દ ન વાપરવો જોઇએ સાચો જવાબ છે Please write your name at the top of the answer script પાંચમું વાક્ય I'll call you again in twenty minutes ફરીઆ એક ખાસ ભારતીય ભાષકો દ્વારા થતી સામાન્ય ભૂલ છે you call backતમે કોલ કરી શકો છો ફરી થી નહી તમને જ્યારે ઇચ્છા હોય ત્યારે પાછળથી સાચું રુપ I'll call you back in twenty minutes એટલે call you back એ જ રીતે in front of નો ઉપયોગતમે જ્યારે ખરેખર સામે કહેવા માગતા હોય તો in front of એ ખોટું રુપ છે તમે સાચું વાક્ય આ રીતે કહી શકો The bus stop is opposite my house તો જો બસ સ્ટોપ કે થિયેટર કે કોઇ ખાસ સીમાચિન્હ તમારા ઘર ની બીજી બાજુમાં હોય તો opposite શબ્દ નો ઉપયોગ કરો in front of નો નહીં હવે પછી નું વાક્ય પણ ખૂબ મહત્ત્વનું અને તમે જ્યારે હવામાન ની વાત કરતા હોય ત્યારે ખોટી રીતે પ્રયોજાતું તમે જ્યારે ટૂંકા સમયગાળા ની કે સ્થળની ની વાત કરતા હોય ત્યારે આ ખોટો ઉપયોગ છે સાચો ઉપયોગ છે The weather in Delhi is quite humid this month Climate એ શબ્દ કોઇ પણ ક્ષેત્રની લાંબા સમયગાળા ની આબોહવા દર્શાવવા વપરાય છે સ્થાનિક પરિસ્થિતિ દર્શાવવા weather શબ્દ નો ઉપયોગ કરો આમતમે જ્યારે સવારે ઉઠો અને જુઓ કે સવાર નો પવન ખુશનુમા અને શીતળ છે અને તમે એ માણી રહ્યા છો તો તમારે એમ નથી કહેવાનું કે the climate is very pleasantપણ એમ કહેવાનું છે કે the weather is very pleasant The climate is beautiful આ વાક્ય ખોટું છે The weather is beautifulસામાન્ય રીતે the weather is pleasant એમ કહેવું જોઇએ આમઘણી વખતથોડા સમય માટે બદલાતા હવામાનની વાત કરવા માટે climate શબ્દ નો ઉપયોગ ન કરવોતમારે weather શબ્દનો ઉપયોગ કરવોઆપણે લોકોને ઝ્ડપથી બદલાતા હવામાન માટે એવું કહેતા સાંભળીએ છીએ એટલે જ્યારે કોઇ લાંબા સમયગાળા ની વાત હોય શિયાળો ઉનાળોપાનખર ની લાંબા સમયની અને કોઇ મોટા ક્ષેત્રની વાત કરવી હોય ત્યારે તમે તેને માટે climate શબ્દ વાપરી શકો છો પછી નું વાક્ય I'm coming from India આ ખોટો પ્રયોગ છેતમે કાં તો એમ કહો કે I'm from India અથવા I come from India કારણકે તમે જ્યારે કોઇ રાષ્ટ્ર વિશે વાત કરતા હોયત્યારે સાદો વર્તમાનકાળ વાપરવાનોચાલું વર્તમાન કાળ નહીં સાદો વર્તમાનકાળ વાપરીએ તો I come from India અથવા I'm from India કહેવું જોઇએ am coming એ ચાલુ વર્તમાન કાળ છે એથી તમારે એ વાપરવો ન જોઇએ પછીનું વાક્ય Nainital is about 6000 feet over sea level હવે આ over અને above શબ્દ પ્રયોગની વાત છે સાચો જવાબ Nainital is about 6000 feet above sea level જે વસ્તુ ઊંચાઇ પર છેતેને માટે આપણે above શબ્દ વાપરીએ છીએ over નહીં બીજું વાક્ય પણ તેવું જ ઉદાહરણ છે I put a plastic cover above the sofa આ તે જ કારણ થી ખોટું છેજેની આપણે આગળ ચર્ચા કરી છે તે I put a plastic cover over the sofa કે on top of the sofaએમ હોવું જોઇએ જ્યારે કોઇ વસ્તુ નો ઉલ્લેખ બીજા ને ઢાંકવા ના અર્થ માટે કરવામાં આવે ત્યારે over અથવા on top of નો ઉપયોગ કરવામાં આવે છે અગિયારમા વાક્ય માંપહેલું ખોટું છે The earthquake that shook Latur was 8 5 on the Richter scale તે કેમ ખોટું છેસાચો જવાબ છે The earthquake which shook Latur was 8 5 on the Richter scale આ which અને that ના પ્રયોગ ની વાત છેપછીનું વાક્ય પણ એ જ નિયમને અનુસરે છે Which અને that બન્ને વાક્યમાં માહિતી આપવા માટે વપરાય છે Which એ વ્યાખ્યા ન આપે તેવાં ઉપવાક્ય માં વપરાય છેમતલબ કે તે વ્યાખ્યા નથી આપતું તે વિસ્તાર કરે છે ફેલાવે છે તે વધારાની માહિતી આપે છે આ વધારાની વિગત અલ્પવિરામની અંદર મૂક્વામાં આવે છેએટલે જ્યારે which નો પ્રયોગ થયો હોય ત્યારે આપણે સમજી જઈએ કે તે કદાચ પૂર્વવર્તી અલ્પવિરામથી અથવા બે અલ્પવિરામની અંદર ઉમેરવામાં આવ્યું છેઅને ઘણી વખત which ની સાથે આવેલી વસ્તું દૂર કરીએ પછી વાક્ય નો અર્થ સમજાય છે જુવો પછીનું વાક્ય The judges gave awards to all poems which showed originality હવે જો તમે which નો ઉપયોગ કર્યો હોય અને તમે નિયમ મુજબ ચાલોજો તમે અલ્પવિરામ all poems પછી મૂકયું મતલબ કે શેના આધારે તો તે વાત નો વિસ્તાર નથી કરતું અને વાક્ય ને છૂટ્ટું પણ નથી પાડ્તું તે રીતે એ યોગ્ય છે અને તમે કહો કે The judges gave awards to all poems that showed originality નં 13 એ અંગ્રેજી ના "Collocation ના ઉપયોગ અથડામણ નો પરિચય આપે છે આ Collocation શું છે અથડામણ એટલે કે મૂળ વક્તાઓ શબ્દોની જોડી કરી ને તેનો ઉપયોગ કરે છેતેઓ વ્યાકરણની દ્રષ્ટિએ નહીં પણ પરંપરાગત અથવા પુનરાવર્તન ની રીતે શબ્દો ની જોડી બનાવે છે તેઓ એવી પ્રથા પાડે છે કે એક શબ્દ અથવા એક prepositionનામયોગી અવ્યય એક બીજા ની સાથે જોડી બનાવે એક એવો શબ્દ છે concomitant સામાન્ય રીતે તે બે સાથે જાય એટલે તમે concomitant by કે concomitant for નથી સમજતાતે રુઢિગતસહયોગી છેએટલે વ્યાકરણ ની રીતે પણ કારણ નથી પૂછી શકતા કે આવું કેમ થઇ રહ્યું છે ઉદાહરણ We get ready not become ready તમે એવું ક્યારેય ન કહી શકો કે become ready soon એમ જ કહેવાય કે get ready soon એવી જ રીતે lacks confidence નહીં કે lack in confidenceબરાબર lacks confidence પછી નું વાક્ય Where is my belongings આ વાક્ય ખોટું છે સાચું રુપ છે Where are my belongings કારણ કે કેટલાક નામ એવા છે જે હંમેશા બહુવચન માં જ વપરાય છે દા premises belongings earnings goods riches અને તેની સાથે બહુવચન નું જ ક્રિયાપદ વપરાય આમ belongings એ બહુવચન ગણાયએટ્લે તેની સાથે બહુવચન નું જ રુપ વપરાય 15 મું વાક્ય article ના ઉપયોગ સાથે સંક્ળાયેલું છે Please give me blue pen હવેજ્યારે કોઇ વ્યક્તિ તમને બ્લ્યુ પેન આપવાની વિનંતિ કરે છેત્યારે તે કોઇ પણ બ્લ્યુ પેન જે તમારી પાસે હોય તે આપવાની વાત કરે છેકોઇ ખાસ પેન ની નહીં જ્યારે કંઈ માગવાની બાબત હોયત્યારે આર્ટિકલ a નો ઉપયોગ કરોએટલે please give me a blue penઅર્થાતતે કોઇ પણ બ્લ્યુ પેન હોઇ શકેપણ તે મને આપોહું કોઇ ખાસ પેન નથી માગી રહી જો તે કોઇ ખાસ પેન હોય તો આર્ટિકલ the' વાપરવો જોઇએ ઉદાહરણ The blue pen gifted by you got stolen અહીં જે બ્લ્યુ પેન ની વાત છે તે કોઇ ખાસ વ્યક્તિ એ આપેલી ભેટ છે જેને કોઇએ ચોરી લીધી છે આમઅહી પેન વિશે ની સ્પષ્ટતા કરવામાં આવી છે 16 ફરી અહીં આર્ટિકલ ના સંદર્ભ ની વાત છેતમારે a અને an માં થી પસંદગી કરવાની છેમને આશા છે કે તમે એ જાણતા જ હશો કે a અને an નો પ્રયોગ તેના પછી આવતા શબ્દ ના ઉચ્ચાર પર આધારિત હોય છેનહીં કે તેના સ્પેલિંગ પર સામાન્ય રીતે એવુ કહેવાય કે તે સ્વરને અનુસરે છેખરું ને અક્ષ્રર ને નહીતે રીતે અહીં જોઇએ તો He is a honest police officer આ વાક્ય ખોટું છે અહીં honest શબ્દ વ્યંજન થી શરૂ થાય છે પણ તેનો ઉચ્ચાર સ્વર જેવો છે કારણ h is silent h નો ઉચ્ચાર થતો નથી તેનો ઉચ્ચાર ઓનેસ્ટ કરવામાં આવે છે તેથી an નો ઉપયોગ થાય છે He is an honest police officer 17અહીં પ્રશ્ન વાક્ય વિનંતિ ના સ્વરૂપે વપરાયું છે Will I drop you to the station આ પૂછવાની ખોટી રીત છેઆમ પૂછવું જોઇએ Can I drop you to the station અથવા Should I drop you to the station અથવા Shall I drop you to the station can could shall should અને would નો ઉપયોગ મદદ કરવા ની માગણી માટે થતો હોય છે તમે એવું કરી શકશો એવા સ્વરૂપે બરાબરએટ્લે આવી વિનંતિ કરવા માટે will નો ઉપયોગ નથી થતો 18ફરી એક મૂંઝવતો મજાનો શબ્દઅહીં despite અને in spite of આ બે શબ્દ પ્રયોગ વચ્ચેની મૂંઝ્વણ છે અહીં આપેલું વાક્ય ખોટું છે Despite of leaving station she had made all the arrangements for the conference આ વાક્ય બે રીતે સુધારી શકાય Despite leaving station she had made all the arrangements for the conference અથવા In spite of leaving station she had made all the arrangements for the conference despite અને in spite of બન્ને વિરોધ દર્શાવવા વપરાય છેપણ despite ની પાછળ of વપરાતું નથી એ તમારે હંમેશા યાદ રાખવું જોઇએ despite without of અને in spite of હવે છેલ્લા બે વાક્ય મને આશા છે કે તમે બરાબર તપાસી રહ્યા છો 19 You can travel on bus to reach Dehradun આ ખોટું વાક્ય છે You can travel by bus to reach Dehradun એ સાચું રુપ છે on નો પ્રયોગ ખોટો છે સામાન્ય રીતેતમે કારપ્લેનબસ દ્વારા એટ્લે કે by car by plane by bus નો શબ્દ પ્રયોગ કરો છો પગે ચાલતા એ શબ્દ્પ્રયોગ ની આગળ on વાપરવામાં આવે છે નહીં તો એવું સૂચિત થાય કે તમે બસકાર અથવા પ્લેન નો ઉપયોગ યાત્રા ના માધ્યમ માટે કરો છો છેલ્લું વાક્ય ખોટું રુપ You were talking to Rajesh સાચું રુપ Were you talking to Rajesh સમજુતિ પ્રશ્ન વાક્ય માંજેનો જવાબ હા અથવા ના હોયતે હંમેશા સહાયક ક્રિયાપદ થી શરુ થાય છે અહીં સહાયક ક્રિયાપદ કયું છે "were" subjectઅહીં કર્તા "you" છે મુખ્ય ક્રિયાપદ તોઆ યાદ રાખજોમને લાગે છે તમે જવાબ તપાસી લીધા હશે હવે જલ્દીથી સરવાળો કરો અને પછીપહેલા ની જેમતમારા માર્ક ગણો જો તમે 20 માં થી 20 મેળવ્યા છે તો તમે હોંશિયાર વિદ્યાર્થી છો જો તમને 18 કે 19 માર્ક આવ્યા છે તો તે ઉત્તમ છેજો 15 કે 17 છે તો ઘણાં સારાજો 12 થી 14 છે તો સારા છે 10 થી 11 હોય તો ઠીક છે8 થી 9 હોય તો સામાન્ય6 થી 8 હોય તોસરાસરી કરતા પણ નીચે4 થી 7 હોય તો ખરાબ અને 3 થી 0 હોય તો ઘણા ખરાબ છે મને આશા છે કે કોઇ સારા ની નીચે નહી હોય તમે તમારા માર્ક ની જુથ માં જાણ કરો જેથી તમને ખ્યાલ આવે કે તમે ક્યાં ઊભા છો પણ જેમ મેં તમને કહ્યું તેમ સુધારણા નો હંમેશા અવકાશ હોય છેભલે તમે 0 થી 3 બહુ ખરાબ માર્ક મેળવ્યા હોય કે 20 માં થી 20 ઉત્તમ માર્ક મેળવ્યા હોયકારણ હું તમને બહુ સરળ અને પ્રતિનિધિ રુપ ઉદારહણ આપું છું પણ અંગ્રેજી ભાષા બહુ વિશાળ છેતેની પાસે આખા વિશ્વ ની ભાષા નું શબ્દ ભંડોળ છે એટલે જ્યાં સુધી તમે શીખી રહયા છોતેની કોઇ સીમા નથીતમે 20 માર્ક મેળવ્યા હોય કે બહુ ઓછા માર્ક મેળવ્યા હોયનમ્ર બનો ખૂબ મહેનત કરો અને સુધારણા કરો આપણે મક્કમતા થી સતત પ્રયાસ કરીશું અને તમારું અંગ્રેજી ભાષા કૌશલ્ય ચોક્કસપણે સુધરી જશે ચાલો બીજા 20 ખોટા વાક્યો થકી તમારું અંગ્રેજી ચકાસીએ રેખાંકિત શબ્દો ખોટા છે તમારે તે શબ્દોનું સાચું રુપ આપવાનું છે પ્રથમ વાક્ય The audience has decided the fate of the film રેખાંકિત શબ્દ છે has decided બીજું વાક્ય Bread and butter are tasty રેખાંકિત શબ્દ છે are 3 ત્રીજું વાક્ય The milk are sour રેખાંકિત શબ્દ છે are 4 ચોથું વાક્ય This sack of rice are spoilt રેખાંકિત શબ્દ છે are 5 પાંચમું વાક્ય Either her mother or my sisters is singing tonight રેખાંકિત શબ્દ છે is 6 છઠ્ઠું વાક્ય He went along with their uncle to buy a new car રેખાંકિત શબ્દ છે their 7 સાતમું વાક્ય She as well as a friend want to visit the flower exhibition Want એ રેખાંકિત શબ્દ છે She અને her friend જ્યારે બે કોમાથી વાક્ય વિભાજીત થયું હોય ત્યારે તમે સમજી શકો છો કે તે કોઇ ખુલાસા કે સમજુતિ માટે મૂકાયા છેતમે વિચારી લો કે તે બે કૌંસ માં મૂકાયા છેબરાબર 8 આઠમું વાક્ય They have received no informations અહીં Informations એ રેખાંકિત શબ્દ છે નવમું વાક્ય Politics are not meant for him are એ રેખાંકિત શબ્દ છે પછીનું વાક્ય the new machineries are yet to be installed ફરીથી are એ રેખાંકિત શબ્દ છે ચાલોહવે તમારું અંગ્રેજી ચકાસવા બીજા દસ ખોટા વાક્યોને જોઇએ 11 મું વાક્યઆ એક બહુ જ સામાન્ય વાક્ય છેજેનો મોટા ભાગ ના તમે લોકો વારંવાર ઉપયોગ કરો છો He is my cousin brother અહીં રેખાંકિત શબ્દ cousin brother છે આ પણ બહુ સામાન્ય રીતે વપરાતો મૂંઝ્વતો પ્રયોગ છે She has a two thousand rupees note રેખાંકિત શબ્દ છે rupees 13 તેરમું વાક્ય He leaves his quarter at 8 00 a રેખાંકિત શબ્દ છે ચૌદમું વાક્ય Kanpur is one of highly polluted city in the world મેં અહીં બે શબ્દોને રેખાંકિત કર્યા છે one અને city કારણ તમારે એ બન્ને ને સાથે જોવાના છેઅને સાચ્ચા વાક્ય ને ઓળખવાની કડી તો તમને આપી છે આગળ ના વાક્ય જેવું જ છે One of my students have sung well in this competition રેખાંકિત શબ્દો છે one of અને have 16 સોળમું વાક્ય I have planted roses at the back side of my house રેખાંકિત શબ્દ છે back side સત્તરમું વાક્ય Although he is eighty years old he does not wear spectacle રેખાંકિત શબ્દ છે spectacle અઢારમું વાક્ય You will need scissor for cutting this material રેખાંકિત શબ્દ છે scissor ઓગણીસમું વાક્ય I will need new trouser to go to college રેખાંકિત શબ્દ છે trouser અને અંતિમ વાક્ય Her hairs are black and beautiful રેખાંકિત શબ્દ છે hairs હવેતમારું અંગ્રેજી તપાસોજો શબ્દ માં દ્વિધા લાગે તો ડિક્ષનેરી નો ઉપયોગ કરોતમે ગૂગલ ના ઉપયોગ થી પણ મોટા ભાગ ના જવાબ શોધી શકશોપણ મને એવું ગમશે કે પહેલા તમને સહજ પણે જે જવાબ આવડે તે કહો પછી તમારો સ્કોર જુવો અને ત્યાર પછી સાચા રુપ ને ઓળખો અને બીજા વિડિયો ની રાહ જુવો જેમાં હું આની ચર્ચા કરીશ ડેલ કાર્નેગી ના એક રોચક વિચાર થી હું મારી વાત ને પૂર્ણ કરીશ ડેલ કાર્નેગી આ વાત નો ખૂબ પ્રભાવશાળી જાહેર વક્તા બનવા માટે ઉપયોગ કરતા ચાલોપહેલા તે જોઇએઅને તે તમારા અંગ્રેજી ભાષા કૌશલ્ય ને સુધારવાની આપણી ચર્ચા માં કઇ રીતે સંકળાયેલું છે તે સમજાવીશ તમારો હેતુ તમારા પ્રેક્ષકો ને તમે જે જોયું છે તે દર્શાવવાનો તમે જે સાંભળ્યું છે તે સંભળાવવાનો અને તમે જે અનુભવ્યું છે તેની અનુભૂતિ કરાવવાનો છે એક્સૂત્રે ગૂંથાયેલી સંબંધિત વિગતો ને રંગબેરંગી ભાષા એ શ્રોતાઓ સમક્ષ ઘટનાને આબેહૂબ પ્રસ્તુત કરવા નો ઉત્તમ રસ્તો છે ડેલ કાર્નેગી તમને એ કહેવાની કોશિશ કરી રહ્યા છે કે તમે તમારા શ્રોતાઓ પર કઇ રીતે પ્રભાવ પાડી શકોપછી તે તાત્કાલિક ભાષણ હોય કે મોટું પ્રવચન તમે કઈ રીતે તેમના ઉપર અસર પાડી શકોતમારા વક્તવ્ય ને પ્રભાવક બનાવી શકો અહીં અસરકારકતા માટે ની મુખ્ય વાત એ જ છેભાષા માં મહત્ત્વ ના શબ્દો ની પસંદગી તમારા વક્તવ્ય ની પ્રસ્તુતિ માટે અત્યંત મહત્ત્વ ની છે એટલે તેઓ કહે છે કે જો તમે તમારા શ્રોતાઓ સન્મુખ કોઇ અકસ્માત નું વર્ણન કરતા હોયકોઇ સુંદર દ્રશ્ય નું વર્ણન કરતા હોય તમારે એમને કહેવું જોઇએ કે તમે શું જોયું તમે શું સાંભળ્યુંત્યારે તમને શું અનુભૂતિ થઇ અને તેના માટેતમારે યોગ્ય શબ્દોમાં જરુરી વિગતો રંગીન ભાષા સચોટ ભાષા નો ઉપયોગ કરવો જોઇએ તમને એ ચોક્ક્સ ખ્યાલ હોવો જોઇએ કે તમે સાચા શબ્દો વાપરી રહ્યા છો કે ખોટા એક્વાર તમને પ્રતિતી થઇ જાય કે તમે સાચા શબ્દો વાપરી રહ્યાં છો તો તમારો આત્મવિશ્વાસ વધી જશેતમારું વક્તવ્ય આપોઆપ પ્રવાહી અને પ્રત્યાયન ના સંદર્ભે પ્રભાવક બની રહેશે તો આમ તમારી સામાન્ય ભૂલો અને અંગ્રેજી કૌશલ્ય ની બાબતો માં તમને જાગૃત કરવાનું ધ્યેય છે મને આશા છે કે તમે સૌમ્ય શર્મા નું પુસ્તક Common Errors in English ખરીદી લીધું હશે અને જેમ મેં કહ્યું તેમ તે બજાર માં અને ઓનલાઇન સૂત્રો જેવા કે એમેઝોન અથવા ફ્લિપકાર્ટ પર થી મળી શકે છે સમગ્ર પુસ્તક નો અભ્યાસ કરજોએ તમારા માં ખૂબ આત્મવિશ્વાસ જગાડશે આત્મવિશ્વાસ એ રીતે કે તમે ભાષા સુધારવા માટેક્યાંક અટકી ગયા હોયતમારી ખરાબ આદતો ને અંકુશ માં લાવવી હોય નવી ટેવ પાડવી હોયકે ભીતર ની શ્રદ્ધા જગાડવી હોય આમ કોઇ પણ રીતે તમારુ આત્મબળ વધારવાતમારા વ્યક્તિત્વને નિખારવા માં ઉપયોગી બનશે તો આ વિચારની સાથે તમારા પ્રત્યેક પ્રયત્નો માં શુભેચ્છા પાઠવું છુંતમારો દિવસ ખૂબ સરસ જાય તેવું ઇચ્છું છુંઆ વિડિયો જોવા માટે તમારો આભારબીજા વિડિયો મા ફરી એક વાર તમારી પાસે આવીશ અને તે અંગ્રેજી કૌશલ્ય માટે અંતિમ વિડિયો હશે આભારફરી એક વાર